ચાલો હવે આપણે બક કન્વર્ટરના ઇનપુટ અવરોધની ચર્ચા કરીએ અને જોઈએ કે કેવી રીતે બક કન્વર્ટરના ઇનપુટ અવરોધને ડ્યુટી ચક્ર દ્વારા કંટ્રોલ કરી શકાય છે આ પીવી મોડ્યુલને ધ્યાનમાં લો અને ચાલો પીવી સેલના આ પીવી મોડ્યુલને બક કન્વર્ટરમાં ઇન્ટરફેસ કરીએ તેથી બક કન્વર્ટરમાં આ પ્રકારના બીજેટી સ્વિચનો સમાવેશ થાય છે આ બીજેટીને એક મોસ્ફેટ થી બદલીશું એક મોસ્ફેટ સ્વીચ સાથે બદલી શકાય છે અથવા તેને IGBT સ્વીચથી પણ બદલી શકાય છે અને આ પછી શન્ટમાં જોડાયેલ ડાયોડ દ્વારા અનુસરવામાં આવે છે અમારી પાસે એક ઇન્ડક્ટર અને કેપેસિટર છે તેથી આ એક ભાગ બક કન્વર્ટર સર્કિટ બનાવશે હવે ચાલો લોડ R0 ને કનેક્ટ કરીએ તેથી અમારી પાસે લોડ છે અને તે R0 છે R0 પરનો વોલ્ટેજ V0 છે અને R0 માંથી વહેતો કરંટ I0 હશે તેથી ચાલો સૂચવ્યા મુજબ આ પ્રતીકો રાખીએ આ C L D Q Qએ સ્વીચ છે અને અહીં તમારી પાસે પેનલન પરનો ટર્મિનલ વોલ્ટેજ VT છે અને પેનલના ટર્મિનલ્સની બહાર વહેતો કરંટ IT છે તેથી આ બક રેગ્યુલેટર સર્કિટ છે જે પીવી મોડ્યુલ સાથે જોડાયેલ છે બૂસ્ટ કન્વર્ટરમાં પીવી પેનલના ટર્મિનલ્સમાં કેપેસિટરને કનેક્ટ કરવું ફરજિયાત નથી જોકે તે મદદરૂપ થશે પરંતુ અહીં બક કન્વર્ટરના કિસ્સામાં અહીં કેપેસિટેન્સને કનેક્ટ કરવું ફરજિયાત છે તેને કનેક્ટ કરવું પડશે શા માટે તેને કનેક્ટ કરીશ તેની ચર્ચા હું પછી કરીશ હમણાં માટે ચાલો સર્કિટની કામગીરીને સમજીએ અને ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સંબધ ઇનપુટ આઉટપુટ કરંટ સંબધ અને ઇનપુટ આઉટપુટ અવરોધ સંબધ શોધવાનો પ્રયાસ કરીએ ચાલો આલેખનો સમૂહ રાખીએ તેથી અહીં એક અક્ષ અહીં x અક્ષ પર સમય અને y અક્ષ પર VL છે VL એ ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ છે અને તે આ રીતે ઇન્ડેક્ટરના છેડે પ્રોબના કોમન પોઈન્ટ અને પ્રોબના પોઝીટીવ પોઈન્ટ સાથે આ રીતે માપવામાં આવે છે અને આપણી પાસે કરંટ IL માટે સમય વિરુદ્ધ એક અક્ષ પણ હશે ઇન્ડકટર કરંટ આ મહત્વપૂર્ણ વેરીયબલો અને પરિમાણો છે જેની અમને અવલોકન કરવાની જરૂર છે જેનો આપણે પછી વિશ્લેષણ માટે ઉપયોગ કરીશું ચાલો સમયની જગ્યાઓને ચિહ્નિત કરીએ તેથી હું આના જેવા સમય ખાલી જગ્યાને ચિહ્નિત કરીશ હવે આ ભાગ તે સમય છે જ્યારે Q ઓન છે અને હું તેને dTS તરીકે કહીશ જેમ કે આપણે બુસ્ટ કન્વર્ટર માટે અગાઉના કિસ્સામાં કર્યું હતું આ TS સમયગાળો TS સમયગાળો છે કારણ કે d1 હવે તે બીજા TS સમયગાળા માટે પણ આના જેવા પુનરાવર્તન કરશે હવે આપણે તેનો ઉપયોગ વેવફોર્મ્સ દોરવા માટે કરી શકીએ છીએ dTs દરમિયાન Q ઓન હોય અને TS દરમિયાન Q ઓફ છે તેથી અમે તે સૂચવીશું આ ઓન સમય ઓફ સમય આગળના ચક્રમાં ફરીથી સમયસર ઓફ સમય અને આ રીતે છે તેથી જ્યારે Q ઓન છે ત્યારે શું થાય છે અમારી પાસે આ ફેશનમાં કરંટ વહશે Q ઓન છે તેથી આ નોડ જોડાયેલ છે આ નોડ પોટેન્શિયલ આ નોડ પોટેન્શિયલની સમાન છે તેથી આ VT છે આ પોઝીટીવ ડાયોડ રીવર્સ બાયસ છે તે ચિત્રની બહાર છે Q ઓન છે તેથી તમારી પાસે ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ છે તેનો એક ભાગ કેપેસિટરમાં જાય છે બીજો ભાગ I0 લોડ દ્વારા પસાર થાય છે અને પાછો આવે છે જ્યારે Q ઓન હોય ત્યારે આ સર્કિટ માંથી કરંટ વહે છે તેથી dTS ભાગ દરમિયાન Q ઓન હોય છે તેથી આ સમયગાળા દરમિયાન ચાલો જોઈએ કે વેવફોર્મ્સ કેવો દેખાય છે પ્રથમ VL પરનો વોલ્ટેજ ઇન્ડક્ટરનો આ નોડ પોટેન્શિયલ VT પર છે કારણ કે Q ઓન છે ડાયોડ ઓફ છે આ અને આમાં સમાન પોટેન્શિયલ હશે તેથી તે VT હશે આ પોટેન્શિયલ આઉટપુટ સાથે જોડાયેલ છે તેથી આ V0 પર છે તેથી ઇન્ડક્ટન્સ પરનો વોલ્ટેજ VT V0 હશે તો અહીં આપણી પાસે VT V0 હશે તેથી ચાલો આપણે તે વહેંચીએ અને ઇન્ડક્ટક્ટર માંથી કરંટ આ ફેશનમાં વહે છે મેં કહ્યું આ આલેખમાં બતાવ્યા પ્રમાણે આ વધુ પોઝીટીવ છે કરંટ રેખીય રીતે વધશે VT V અચળ છે અને કારણ કે LL dILdt IL એ સંકલન છે IL એ ઢાળ L સાથે વધે છે તો તે આ જેવું હશે અને હું આના જેવું વધુ એક અક્ષ ઉમેરીશ અને તે જોવાનું છે કે ટર્મિનલ કરંટ કેવો છે તો આ ટર્મિનલ કરંટ IT છે અને કારણ કે તે ઇન્ડક્ટર સાથે આ પોઈન્ટ પર શ્રેણીમાં આવી રહ્યું છે કારણ કે તે ચિત્રની બહાર છે ઇન્ડક્ટર કરંટ એ કરંટ Q જેટલો જ છે IT જેવો જ છે અને તેથી IT અને ઇન્ડક્ટર કરંટ સમાન દેખાશે TS સમયગાળા દરમિયાન Q ઓફ છે તેથી જ્યારે Q ઓફ હોય ત્યારે પીવીના ટર્મિનલમાંથી કોઈ કરંટ વહેતો નથી અને ઇન્ડક્ટરમાં કરંટ અટકતો નથી તે ચાલુ j રહે છે અને તેનો એક ભાગ કેપેસિટરમાં જાય છે કેટલોક ભાગ લોડમાં યોગ્ય દિશાઓમાં આવે છે અને પછી તમે જુઓ કે તે આ ફેશનમાં ડાયોડ ફ્રીવીલ છે ડાયોડ હવે ઓન છે તો આ ઓપરેટિંગ મોડ હેઠળ ચાલો જોઈએ કે વેવફોર્મ્સ કેવી રીતે વિકસે છે ઓપરેશનના આ મોડ દરમ્યાન ઇન્ડક્ટરમાં વોલ્ટેજ V0 છે એટલે કે આ નોડ જમીનથી જોડાયેલું છે તેથી આ પોટેન્શિયલ 0 છે આ નોડ V0 પોટેન્શિયલ પર છે તેથી 0 V0 એ V0 બનશે તેથી તમારી પાસે ઇનડક્ટરની તરફ નેગેટીવ વોલ્ટેજ હશે -V0 આ ફરીથી અપેક્ષિત છે કારણ કે આપણે ચક્રની અંદર પોઝીટીવ વોલ્ટેજ અને નેગેટીવ વોલ્ટેજને સંતુલિત કરવા માંગીએ છીએ જેમ કે ઇન્ડકક્ટર પરનો સરેરાશ વોલ્ટેજ સ્થિર સ્થિતિમાં 0 હોવો જોઈએ અને ઇનડક્ટર કરંટ છે જુઓ કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ -V0 છે અને તેથી ઇનડક્ટર કરંટ હવે V0 L ની નેગેટીવ ઢાળ સાથે નીચે આવતો ડિસ્ચાર્જ કરંટ છે કારણ કે VLLdIL dt ઢાળ dIL dt માં ઢાળ -V0 L હશે તો આ ચક્રની અંદર ઇન્ડક્ટર કરંટ હશે IT કારણ કે Q ઓફ છે ત્યાં પીવી પેનલથી ટર્મિનલમાં કોઈ કરંટ વહેતો નથી તેથી આ 0 પર રહે છે તેથી આ ચક્રને પણ પુનરાવર્તિત કરે છે તેથી તમે જોશો કે વોલ્ટેજ ચક્રમાં પુનરાવર્તન પામશે તેથી ઇન્ડક્ટર કરંટ અને પીવી પેનલનો ટર્મિનલ કરંટ આના જેવો દેખાશે હવે જો તમે ઇન્ડેક્ટર કરંટનો સરેરાશ લોતો સરેરાશ ઇન્ડક્ટર કરંટ ઇન્ડકટર કરંટનો ડીસી સમકક્ષ એ R0 માંથી વહેશે જેથી શુદ્ધ ડીસી V0R0 એ I0 ની બરાબર થશે રીપલ ભાગ જે આ ડીસી વિશે 0 જેટલી સરેરાશ ધરાવે છે તે કેપેસિટરમાંથી પસાર થશે કારણ કે કેપેસિટરમાં 0 સરેરાશ હોવી જોઈએ તેથી એસી ભાગ રીપલ ભાગનો 0 સરેરાશ કેપેસિટન્સમાંથી વહે છે અને ડીસી ભાગ R0 માંથી વહે છે તેથી તેથી આપણે જાણીએ છીએ કે મેટલમાં આ મૂલ્ય R0 જે IT ના વેવફોર્મમાં ટર્મિનલ કરંટ I0 છે અવલોકન કરો ટર્મિનલ કરંટ અચળ નથી તે સ્વિચ થયેલ છે બરાબર છે તેથી જો તે સ્વીચ થઇ જાય છે અને તૂટી જાય છે જ્યારે IT વહેતી હોય છે ત્યારે પાવર થોડી મર્યાદિત કિંમત હોય છે જ્યારે આ સમય દરમિયાન IT એ 0 હોય છે IT 0 છે જેનો અર્થ થાય છે કે પેનલ દ્વારા ખેંચાયેલી પાવર 0 છે જેનો અર્થ છે કે તમે પેનલને ઘટાડી રહ્યા છો પેનલ મહત્તમ પાવર આપવા માટે અમારે સતત IT પસાર કરવાની જરૂર છે તેથી હવે અહીં IT ની સતત સમકક્ષ શું છે તેથી આ તેનું સરેરાશ મૂલ્ય હશે તેથી ચાલો આપણે IT નું સરેરાશ મૂલ્ય કહીએ હું તેને IT સરેરાશ તરીકે કહીશ ડીસી મૂલ્ય અથવા સ્વિચ કરેલા કરંટ વેવફોર્મનું સરેરાશ મૂલ્ય છે અને આ સરેરાશ મૂલ્ય આ IT સરેરાશ જેટલું છે જે I0 ગુણ્યા d ની બરાબર છે I0 ગુણ્યા d એ આનું સરેરાશ મૂલ્ય છે હવે આ સરેરાશ મૂલ્યને અહીં હંમેશાં પ્રવાહિત કરવું પડશે પછી ફક્ત પીવી પેનલ એવી રીતે વર્તશે કે જ્યાંથી તમે તેનાથી મહત્તમ પાવર ખેંચી શકો મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગને અર્થપૂર્ણ બનાવવા માટે બક કન્વર્ટરના ઓપરેશન માટે અમારી પાસે પીવી મોડ્યુલથી સતત બહાર નીકળતું ટર્મિનલ કરંટ હોવું જરૂરી છે જેથી મહત્તમ પાવર પોઈન્ટ ને દરેક સમયે શોધી શકાય તેથી જેનો અર્થ એ છે કે ટર્મિનલ્સ દ્વારા આપણે પીવી મોડ્યુલ માંથી સતત સરેરાશ કરંટ IT નો જથ્થો મેળવવા માંગીએ છીએ અમે તે કેવી રીતે કરી શકું તેથી ચાલો હું અહીં થોડો ફેરફાર કરું ચાલો હું આને અને તે પણ અહીં ભૂંસી નાખું હું કેપેસિટર મૂકીશ તેથી હું અહીં CT કેપેસિટર મૂકું છું કરંટ જે અહીં વહે છે તે હું તેને IT તરીકે નામ આપીશ કારણ કે તે મૂળ IT હતું જે Qમાં વહેતો હતો જ્યારે કેપેસિટર ન હોય અને આ કરંટ I તેનું નામ બદલશે IT સરેરાશ અને હું અહીં બીજો વેવફોર્મ વિભાગ દોરવા જઇ રહ્યો છું અને CT કરંટ શું છે તે કહીશ હવે નોંધ લો કે કેપેસિટન્સ માં 0 સરેરાશ હશે જેમ કે એક ચક્રમાં સ્થિર સ્થિતિમાં ઇન્ડકટર પરનો વોલ્ટેજ એ 0 સરેરાશ વોલ્ટેજ હશે તેથી સ્થિર સ્થિતિમાં કેપેસિટીન્સ કરંટ 0 હશે હવે IT વેવફોર્મ આની જેમ છે શેડ કરેલું બ્લુ શેડ છે અમે IT સરેરાશ ઇચ્છીએ છીએ જે અહીં ચિહ્નિત થયેલ છે તે અચળ સરેરાશ ડી સી છે તેથી જો IT સતત સરેરાશ ડીસી એ આ સમય દરમ્યાન વહી રહી હોય તો ખરેખર IT માંથી કોઈ કરંટની માંગ કરવામાં આવતી નથી કેમ કે Q ઓફ છે તેથી આ સમય દરમિયાન શું થશે ઊર્જાના આ ભાગને કેપેસિટીન્સમાં નાખવું જોઈએ તેથી તે જ થઈ રહ્યું છે ઉર્જાનો તે ભાગ કેપેસિટેન્સમાં જાય છે અને આ ભાગ દરમિયાન IT સરેરાશ પીવી પેનલમાંથી બહાર આવે છે અને વધુ ભાગ કેપેસિટેન્સમાંથી આવે છે તેથી કેપેસિટીન્સ કરંટ આપણે આની જેમ દોરી શકીએ છીએ તેથી આ ભાગ આ IT સરેરાશથી વધુનો ભાગ છે તેથી જ્યારે Q ઓન હોય ત્યારે તે સમયે જ્યારે IT સરેરાશ એ વાદળી રેખા સુધી ફાળો આપી રહી છે અને ઉપર કેપેસિટરમાં સંગ્રહિત ચાર્જમાં ફાળો આપે છે તેથી આ બંનેએ તમને IT આપશે અને TS સમયગાળા દરમિયાન IT સરેરાશ પેનલમાંથી બહાર નીકળે છે પરંતુ Q ઓફ હોવાથી તે કેપેસિટીન્સ CT ને સંપૂર્ણ ચાર્જ કરશે તેથી તે CT માં વહે છે અલબત્ત આ ક્ષેત્રમાં વિસ્તાર સંતુલિત થવો જોઈએ અને તે તે જ રીતે પુનરાવર્તિત થાય છે તેથી આ વિસ્તારનો ભાગ અહીંના IT સરેરાશ રેખાથી ઉપરના વિસ્તારને અનુરૂપ છે અને આ ક્ષેત્ર IT સરેરાશ રેખાની નીચેના આ વિસ્તારને અનુરૂપ છે તેથી જો તમે IT સરેરાશ રેખાને 0 રેખા તરીકે લો છો તો તરંગના આકારની ઉપર અને નીચે બરાબર તેજ CT માંથી પસાર થાય છે અને તે ચક્ર પુનરાવર્તન કરે છે આ ઊચાઇ ઓછી થઈને આની ઊંચાઈ જેટલી હશે અને તે IT સરેરાશ છે તેથી જો તમે આ ફેશનમાં કેપેસિટરને કનેક્ટ કરો છો તો પછી તમે સુનિશ્ચિત કરી શકો છો કે IT સરેરાશ કરંટ સતત વહી રહી છે ડીસી કરંટ અહીં વહેતો હોય છે જેમ કે મહત્તમ પાવર એ પીવી મોડ્યુલમાંથી બધા સમયે ખેંચાય છે અને જ્યારે IT વહેતું નથી અને Q ઓફ છે તેને કેપેસિટીન્સમાં ફેંકી દેવામાં આવી રહ્યું છે અને કેપેસિટર એ ઉર્જા બફર તરીકે કામ કરી રહ્યું છે તેથી બક કન્વર્ટરના કિસ્સામાં અહીં કેપેસિટેન્સનું આ પ્લેસમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે બૂસ્ટ કન્વર્ટરના કિસ્સામાં આ સમસ્યા ઊભી થઈ નથી કારણ કે ઇન્ડક્ટન્સ ઇનપુટ બાજુ પર હતું અને ત્યાં ઇન્ડકટરમાંથી સતત વહેતો હતો જો કે કોઈ એક પીવી મોડ્યુલના ટર્મિનલ્સ પર કેપેસિટીન્સ મૂકી શકે છે તે રીપલને સુધારે છે અને તે ઇનપુટ વોલ્ટેજને વધુ સ્થિર બનાવશે અને તે વોલ્ટેજને સ્થિર કરશે જો કે તે બુસ્ટ કન્વર્ટર માટે ફરજિયાત નથી પરંતુ બક કન્વર્ટર માટે કેપેસિટીન્સ મૂકવું ફરજિયાત છે ફરજિયાત છે ચાલો હું CT પરના વોલ્ટેજને VT તરીકે ચિહ્નિત કરું તે ટર્મિનલ વોલ્ટેજ છે અને અમને પીવી પેનલ બાજુથી ઇનપુટ અવરોધ શોધવામાં રસ છે તેથી જેમ કે પીવી પેનલ દ્વારા અહીંથી જોવામાં આવ્યું છે તે RT અવરોધ હશે અને અમે અવરોધ RT અને R0 વચ્ચેનો સંબધ શોધીશું તો ચાલો પહેલા વોલ્ટેજ ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સંબધ શોધીએ તેથી સ્થિર સ્થિતિમાં એક પછી એક ચક્રથી ઇન્ડકટર પરનોવોલ્ટેજ લઈ આપવામાં આવે છે તેથી આપણે જાણીએ છીએ કે વેવફોર્મ VT V0 x dTS આ વિસ્તાર માઇનસ V0xTS આ વિસ્તાર હશે તેથી અમે તેને નીચે મૂકીશું કારણ કે આ ક્ષેત્રમાં આનું સંતુલન હોવું જોઈએ તેથી આપણે કહીશું કે VT માઈનસ V0 ગુણ્યા dTS માઈનસ V0xTS એ 0 ની બરાબર હોવી જોઈએ આ સૂચવે છે કે V0 VT x d આને સમીકરણ 1 તરીકે ચિહ્નિત કરશે કરંટ સંબધ અને અમને જાણવા મળ્યું છે કે આ વેવફોર્મ IT સરેરાશ કંઇ નથી પરંતુ I0 x d છે તમને IT સરેરાશ આપશે IT સરેરાશ I0 x d અથવા I0 IT સરેરાશ ભાગ્યા d લખી શકે છે અને આ અમે તેને સંબધ 2 તરીકે નામ આપીશું અમને રસ અવરોધ સંબધ શોધવામાં છે ઇનપુટ આઉટપુટ અવરોધ સંબધ તેથી 12 તમને R0 આપશે જે V0I0 છે જે VT ભાગ્યા VT ભાગ્યા IT સરેરાશ VT ગુણ્યા d ભાગ્યા IT સરેરાશ ભાગ્યા d જે તમને VT ભાગ્યા IT સરેરાશ ગુણ્યા D સ્ક્વેર ગુણ્યા D સ્ક્વેર આપશે આપણે VT IT સરેરાશને જાણીએ છીએ ટર્મિનલ પરના વોલ્ટેજ ભાગ્યા સતત કરંટ છે જ્યાં ટર્મિનલમાંથી વહેતો કરંટ IT સરેરાશ એ RT અવરોધમાંથી વહે છે જેને પીવી પેનલ દ્વારા જોયું છે જેથી તે RT ગુણ્યા d સ્ક્વેર છે તેથી ફરીથી લખીને તમે તે RT ને R0 D2 ની બરાબર લખી શકો છો તેથી આ મહત્વપૂર્ણ સંબંધો છે R0 અને RT વચ્ચેનો સંબધ જે આપણે બક કન્વર્ટરમાં શોધી રહ્યા છીએ તેથી RT એ R0 અને d નું ફંક્શન છે જે બક કન્વર્ટરનું કંટ્રોલ ઇનપુટ છે તેથી કંટ્રોલ ઇનપુટ તરીકે d અહીં આ Qના ડ્યુટી ચક્રને કંટ્રોલ કરીને આવી રહ્યું છે ચાલો હવે પીવી પેનલની IV લાક્ષણિકતા પર બક કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ સંબધની અસરને સમજીએ તેથી હું બક કન્વર્ટર કેસ માટે x અક્ષ અથવા y અક્ષ પર VT મૂકીશ તે IT સરેરાશ છે કારણ કે તમારે પીવી પેનલની બહાર વહેતું હોય તેવું સમકક્ષ સતત કરંટ લેવું પડશે તેથી ચાલો હું IV વળાંક અને એક પીવી વળાંક પાવર વિરુદ્ધ વોલ્ટેજ વળાંક ને દોરું છું અને મને આની જેમ લોડ રેખા લેવા દો આ 1 RT છે દેખીતી રીતે આ RT એ ગોઠવેલ છે કે તે ઓપરેટિંગ પોઇન્ટ પર મહત્તમ પાવર છે અમે ઈચ્છીએ છીએ કે પીવી પેનલ આ ઓપરેટિંગ પોઇન્ટ અથવા આ લોડ રેખા પર કાર્ય કરે તેથી બક કન્વર્ટર માટે આપણે જોયું છે કે RT એ R0 d2ની બરાબર છે d એ કંટ્રોલ ઇનપુટ છે R0 એ આઉટપુટ અવરોધ અથવા લોડ અવરોધ છે જે તમારા કંટ્રોલમાં નથી તેથી જો d ને 0 કરવામાં આવે છે R0 એ ગમેતે હોઈ શકે છે RT ની કિંમત અનંત એટલે કે ઓપન સર્કિટ થશે અને તેથી લોડ રેખા x અક્ષ સાથે પોતાને ગોઠવે છે તેથી જો આપણે તે દોરીએ તો આ લોડ રેખા એ d 0 પર RT છે તેવી જ રીતે જો આપણે d 1 કરીએ તો પછી RT R0 તેથી તે d 1 પર ઢાળ 1 R0 સાથે લોડ રેખામાં પરિણમે છે તેથી તમે બક કન્વર્ટર માટે જુઓ છો આ બધા પ્રકાશિત ઝોન એ બક કન્વર્ટરની રેંજ છે આ બધા d થી જુદા જુદા મૂલ્યો સાથેના પહોંચી શકાય તેવા પોઈન્ટ છે જે 0 થી 1 સુધી બદલાય છે તમારી પાસે વિવિધ ઢાળ વાળી લોડ રેખાઓ 1 RT ના ઢાળ 0 થી 1 RT 1R0 જેમાં ઢાળ સાથે d 1 પર RT R0 હોઈ શકે છે હવે અહીં આ આકૃતિમાં તમે જુઓ છો કે આ રેખા જે મહત્તમ પાવરમાં પરિણમે છે મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ બક કન્વર્ટરના ઓપરેશનના ઝોનમાં આવેલું છે જેનો અર્થ છે કે આ પોઈન્ટ આ મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ દ્વારા પહોંચી શકાય તેવું બક કન્વર્ટર છે હવે જો હું આત્યંતિક ઓપરેટિંગ પોઇન્ટને 1 R0 પર ચિહ્નિત કરું છું અને ઊભી દોરું છું તો તમે જુઓ છો કે આ તે પાવર છે જે પીવી પેનલ દ્વારા વિવિધ ઓપરેટિંગ પોઇન્ટ પર ખેંચી શકાય છે અને તમે જુઓ છો કે મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ રેંજની અંદર છે તેથી આ ચિત્રમાં બક કન્વર્ટર એક અર્થપૂર્ણ ડિઝાઇન છે તેમ છતાં ફરીથી બૂસ્ટ કન્વર્ટરની જેમ હું એક પ્રશ્ન ઉઠાવવા જઈ રહ્યો છું મને VT વિરુદ્ધ IT સરેરાશ નો ગ્રાફ દોરવા દો જેથી તમારી પાસે આ લાક્ષણિક IV અને પાવર વળાંક હોય અને મહત્તમ પાવર પોઇન્ટ માટે આ શ્રેષ્ઠ લોડ રેખા હોવાનું માનવામાં આવે છે મારી પાસે અહીં d 0 ને અનુરૂપ લોડ રેખા છે જ્યાં RT ઓપન સર્કિટમાં છે અને ચાલો કહીએ કે મારી પાસે બીજી લોડ રેખા 1R0 છે તેથી અહીં R0ની કિંમત હોવાને બદલે આ અન્ય મર્યાદા છે જેમ કે ઢાળ નું પરિણામ આવું આવે તેથી આ તે છે જે તમને d 1 પર મળશે તેથી બક કન્વર્ટર માટે દેખીતી રીતે બધી લોડ રેખા ફક્ત આ બે મર્યાદિત કેસોમાં જ આવશે અને આ પહોંચી શકાય તેવા ઓપરેટિંગ પોઇન્ટની રેંજ હશે અને આત્યંતિક પોઈન્ટથી જો હું ઊભી દોરું છું અને હું જોઈ શકું છું કે ફક્ત આ પાવર છે જેને પીવી મોડ્યુલમાંથી આઉટપુટમાં લાવી શકાય પરંતુ મહત્તમ પાવર ઓપરેટિંગ પોઈન્ટ અહીં ક્યાંક છે અને અહીં મહત્તમ પાવર જે બક કન્વર્ટરના ઓપરેશનના ક્ષેત્રની બહાર પડે છે જેનો કોઈ અર્થ નથી ડ્યુટી ચક્ર કંટ્રોલિંગ ઇનપુટ બક કન્વર્ટર જે પણ હશે તે લોડ રેખા પ્રદાન કરશે નહીં જે મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ આપશે તેથી જ્યારે તમે કન્વર્ટરની ડિઝાઇન કરો ત્યારે તે બૂસ્ટ બક અથવા અન્ય કોઇ કન્વર્ટર છે તેની તમારે ખૂબ કાળજી લેવી પડશે તે ચોક્કસ કન્વર્ટર ખરેખર મહત્તમ પાવર પોઇન્ટ ઓપરેશન પ્રદાન કરી શકે છે કે કેમ તે શોધવા માટે લોડ રેખા વિશ્લેષણ પહેલા કરવું પડશે તમારે બક કન્વર્ટર માટે આ સ્થિતિ કેવી હશે જ્યાં આત્યંતિક 1 R0 ઢાળ રેખા જે લોડ રેખા ઢાળ છે તે એવી છે કે ઓપરેટિંગ પોઇન્ટની રેંજને મહત્તમ પાવર પોઇન્ટ ઓપરેશનની પોટેન્શિયલ માટે મંજૂરી આપવી જોઈએ જેથી મહત્તમ પાવર પોઇન્ટ પીવી પેનલથી મહત્તમ પાવર ખેંચી શકાય છે જેનો અર્થ પાવર પોઇન્ટ ઓપરેટિંગ પોઇન્ટ ઓપરેશનના બક કન્વર્ટર ઝોન માટે પહોંચી શકાય તેવું પોઈન્ટ હોવું જોઈએ